અરજીઓના પ્રકાર પેટન્ટ એક્ટ હેઠળ તમે એક સામાન્ય એપ્લિકેશન કરી શકો છો સામાન્ય એપ્લિકેશન એ એપ્લિકેશન છે જે તમે ભારતીય પેટન્ટ ઓફિસ સમક્ષ બનાવો છો પેટન્ટની ગ્રાન્ટgrantઅનુદાનની અપેક્ષા રાખશે જેનું કાર્ય ફક્ત ભારતમાં જ કરવામાં આવશે તે ઘરેલું અથવા સ્થાનિક એપ્લિકેશન જેવી છે તેથી જો તમે કોઈ સામાન્ય એપ્લિકેશન ફાઇલ કરો છો તો પછી તમને ગ્રાન્ટ મળશે જે ભારતના ક્ષેત્રમાં અથવા તેની અંદર લાગુ થઈ શકે છે તેથી આ મૂળભૂત એપ્લિકેશન છે તે એક સામાન્ય એપ્લિકેશન છે સામાન્ય એપ્લિકેશન મેળવીને તમે ફક્ત ભારતની સીમામાં પેટન્ટ લાગુ કરી શકો છો ભારતમાં તમે કન્વેશનconvention સંમેલન એપ્લિકેશનapplication અરજી પણ ફાઇલ કરી શકો છો કન્વેશન એપ્લિકેશન બીજી પ્રકારની એપ્લિકેશન છે અને જોગવાઈઓ ભારતીય પેટન્ટ એક્ટ હેઠળ આપવામાં આવે છે કન્વેશન એપ્લિકેશન એ કારણ કે ભારત પેરિસ સંમેલનનો પક્ષ છે તેથી તમે કોઈ વિદેશી દેશમાં અરજી દાખલ કરી શકો છો અને પછી તમે ભારતમાં કન્વેશન એપ્લિકેશન દાખલ કરી શકો છો તે વિદેશી એપ્લિકેશનથી પ્રાધાન્યતા મેળવવા માટે વિદેશી દેશ પણ એ પેરિસ સંમેલનમાં સહી કરનાર છે તેથી આ ગોઠવણમાં છે જ્યાં તમે કોઈ પણ દેશમાં અરજી દાખલ કરી શકો છો જો તમે પેરિસ સંમેલનના સભ્ય છો અને તે જ સંશોધન માટે 12 મહિનાની અવધિમાં ભારતમાં એપ્લિકેશન સાથે તેનું અનુસરણ કરી શકો છો તેથી આ જ શોધ માટે વિવિધ અધિકારક્ષેત્રોમાં એપ્લિકેશનને અનુસરવા અથવા આવરી લેવા માટે આ સમયગાળો આપે છે તેથી તમે ભારતમાં ફાઇલ કરી શકો છો તેનો બીજો પ્રકાર એ કન્વેન્શન એપ્લિકેશન છે જે કંઈ નથી પરંતુ સંમેલન દેશમાં દાખલ થયેલી અગાઉની અરજીના આધારે ભારતમાં ફાઇલ કરાયેલી ફોલો એપ્લિકેશન છે તે ઇંગ્લેંડ હોઈ શકે તે જર્મની હોઈ શકે તે જાપાન હોઈ શકે તે પેરીસ સંમેલનમાં સહી કરનાર અન્ય કોઈ દેશ હોઈ શકે તમે ભારતમાં ત્રીજી પ્રકારની અરજી દાખલ કરી શકો છો તે પેટર્ન સહકાર સંધિ હેઠળની પીસીટી આંતરરાષ્ટ્રીય એપ્લિકેશન છે સંમેલન એપ્લિકેશનની જેમ સમાન કામ કરે છે કારણ કે ભારતમાં હવે તેની પી ટીઓફિસ આવેલી છે ભારત આંતરરાષ્ટ્રીય પીસીટી અરજીઓ મેળવી શકે છે આંતરરાષ્ટ્રીય પીસીટી એપ્લિકેશન દાખલ કરવાની કિંમત નોંધપાત્ર રીતે અલગ છે જ્યારે તમે પીસીટી એપ્લિકેશન ફાઇલ કરવાની કિંમત સાથે તેની તુલના કરો છો ત્યારે યુનાઇટેડ સ્ટેટ્સ અથવા યુરોપિયન યુનિયનમાં કહો તમે ભારતમાં રાષ્ટ્રીય તબક્કાની અરજીમાં પણ પીસીટી ફાઇલ કરી શકો છો હવે પીસીટી આંતરરાષ્ટ્રીય એપ્લિકેશન જે તમે હમણાં જ જોયું તે ભારતનો એક પ્રવેશ બિંદુ છે જ્યાં પીસીટી આંતરરાષ્ટ્રીય એપ્લિકેશનમાં હવે વિવિધ દેશોમાં જવાની સંભાવના હશે તમે જ્યાં પણ પસંદ કરો અને તમે વિવિધ દેશો પસંદ કરી શકો તમારે ફક્ત એક જ વસ્તુ કરવાની જરૂર છે તમારે સંબંધિત દેશોમાં આ અરજીઓની વ્યક્તિગત રૂપે કાર્યવાહી કરવી પડશે તેથી પીસીટી આંતરરાષ્ટ્રીય એપ્લિકેશન તમને જુદા જુદા દેશોમાં પ્રવેશ બિંદુ આપે છે જે પેટન્ટ સહકાર સંધિના બધા ની સહીઓ છે જ્યારે તમે પીસીટી માર્ગ દ્વારા ભારતમાં પ્રવેશ કરવા માંગતા હો ત્યારે પીસીટી રાષ્ટ્રીય તબક્કો ફાઇલ કરવામાં આવે છે માની લો કે તમારે યુનાઇટેડ સ્ટેટ્સમાં એપ્લિકેશન ફાઇલ કરવી પડશે અને 12 મહિનાની અંદર તમે પીસીટી એપ્લિકેશન ફાઇલ કરો છો જેને યુનાઇટેડ સ્ટેટ્સની પેટન્ટ ઓફિસને પીસીટી ઓફિસ તરીકે પસંદ કરશે તેથી પીસીટી હેઠળની તમારી આંતરરાષ્ટ્રીય એપ્લિકેશનની શરૂઆત યુનાઇટેડ સ્ટેટ્સમાં થાય છે હવે માન્ય સમયગાળાની અંદર તમે ભારતમાં પ્રવેશી શકો છો તમે ભારતમાં કેવી રીતે પ્રવેશ કરો છો યુનાઇટેડ સ્ટેટ્સમાં અગ્રતાને ટાંકીને પીસીટી આંતરરાષ્ટ્રીય એપ્લિકેશનનો ઉપયોગ કરવો તેથી પીસીટી માર્ગ દ્વારા ભારતમાં ફોલો અપ થાય છે જ્યારે ભારતમાં પીસીટી માર્ગનો ઉપયોગ કરીને ફોલોઅપ થાય છે ત્યારે અમે તેને પીસીટી રાષ્ટ્રીય તબક્કાની એપ્લિકેશન કહીએ છીએ તે એક રાષ્ટ્રીય તબક્કો છે અથવા પીસીટી એપ્લિકેશનનું અનુસરણ છે જ્યાં તમે અગ્રતાની તારીખથી 30 મહિનાની અંદર ભારતમાં પ્રવેશ કરો છો જેથી હવે આ રાષ્ટ્રીય તબક્કાની અરજી ભારતીય ગ્રાન્ટ બની જશે તેથી તે તમે ભારતમાં ફાઇલ કરી શકો છો તે ચોથા પ્રકારની એપ્લિકેશન છે પાંચમા પ્રકારની એપ્લિકેશન એ વધારાના પેટન્ટ માટેની એપ્લિકેશન છે તમારી પાસે પહેલેથી જ કોઈ શોધ છે જે ભારતમાં અપાયેલી છે અથવા ફાઇલ કરવામાં આવી છે અને હવે તમે હાલની શોધમાં ફેરફાર કરવા કેટલાક સુધારાઓ કર્યા છે તમે વધારાના પેટન્ટની રીત દ્વારા સુધારાઓ અને ફેરફારને આવરી શકો છો નવી નવી એપ્લિકેશન ફાઇલ કરવાની જરૂર નથી કારણ કે તે ફક્ત એક સંશોધન અથવા હાલની શોધ કરતાં સુધારણા છે તેથી ઉમેરાનું નું પેટન્ટ તમને ફેરફારોમાં સુધારો આવરી શકે છે અગાઉનું શોધ જેને આપણે મુખ્ય શોધ કહીએ છીએ તેની સાથે વધુમાં વધુ પેટન્ટ ચાલશે અને તે મુખ્ય શોધ સાથે સમાપ્ત થશે જે તમને એમ કહેવા જાય છે કે વધારાના પેટન્ટ સિવાય બીજું કશું જ નથી જે કંઈક મુખ્ય શોધ સાથે ચાલે છે કારણ કે તમે સમય પછીના તબક્કે સુધારણા અને ફેરફારો સાથે આવ્યા છો કાયદો તમને તેમને ક્લબ કરવા દે છે અને તેમને સાથે રાખવાની મંજૂરી આપે છે મુખ્ય શોધ તેથી તે તમે ફાઇલ કરી શકો છો તે પાંચમા પ્રકારની એપ્લિકેશન છે અને છઠ્ઠા પ્રકાર એ એક વિભાગીય એપ્લિકેશન છે શોધને વિભાજીત કરવા માટે સામાન્ય રીતે વિભાગીય એપ્લિકેશન ફાઇલ કરવામાં આવે છે કાયદાની આવશ્યકતા છે કે દરેક એપ્લિકેશનની એક જ શોધ હોવી જોઈએ તેથી તમે એક કરતાં વધુ શોધ સાથે એપ્લિકેશન ફાઇલ કરો છો પછી તમે તેને સ્વેચ્છાએ એપ્લિકેશનમાં સંબંધિતમાં વિભાજિત કરી શકો છો દરેક એપ્લિકેશનને આવરી શકો છો અથવા તમને પેટન્ટ નિયંત્રક દ્વારા નિર્દેશિત કરવામાં આવી શકે છે પેટન્ટ ઓફિસ કહી શકે છે કે તમારી એપ્લિકેશનમાં એક કરતાં વધુ શોધ છે તેને શોધની એકતા કહેવામાં આવે છે કે તમે શોધ દીઠ માત્ર એક જ અરજી ફાઇલ કરી શકો છો મુદ્દો પેટન્ટ ઓફિસ નિર્દેશ કરી શકે છે કે તમારી પાસે તમારી એપ્લિકેશનમાં એક કરતા વધુ શોધ છે અને તમને તેને વિભાજીત કરવા કહેશે તેથી એપ્લિકેશનને વિભાજન કરવાની પ્રક્રિયા જેમાં તમે શોધને અલગ કરો છો તે વિભાગીય એપ્લિકેશન ફાઇલ કરીને કરવામાં આવે છે